આ પાઠમાં આપણે ઓપ એમ્પ સર્કીટ્સ નો અતિ મહત્વનો ગુણધર્મ માન્ય હોય છે હવે ચાલો હવે મને તે સર્કિટ વચ્ચે થાય છે વોલ્ટેજ R અને RV હોય અને જો આ VoVik 11kAok હોય અને જયારે A નું મૂલ્યતરફ જવાનું વલણ ધરાવે છે ત્યારે તે k ની બરાબર થાય છે તેથી આ મૂલ્ય એક આદર્શ ઓપ એમ્પ સાથેનું મૂલ્ય છે હવે મને સર્કિટ કરતી વખતે તમે આ બે વાયરનું અદલા બદલી કરો છો અલબત્ત ઓપ એમ્પ નું વિશ્લેષણ કરવા દો કે જે અગાઉની સર્કિટનો એક ખૂબ જ નાનો ફેરફાર છે હવે મારો Vd આ ધ્રુવીયતા હશે મે એ યાદ રાખો કે અગાઉ માત્ર એટલો જ તફાવત હતો કે આપણે ત્યાં ખૂબ મોટો છે જ્યારે k ભાંગ્યા A ખૂબ નાનું હોય ત્યારે આ પદાવલિ તેમજ અગાઉની પદાવલિ k ની બરાબર હશે અથવા લગભગ k જેટલી હશે ચાલો હવે મને આને વ્યવસ્થિત રીતે મૂકવા દો V ભાંગ્યા Vi માટેની આ પદાવલિ મૂળરૂપે k ભાંગ્યા ભાંગ્યા A × Vi ની બરાબર છે મેં જે કર્યું છે તે એ છે કે મેં દરેક કિસ્સામાં Vd ને ધ્યાનમાં લીધો છે પ્રથમ કિસ્સામાં તે Vi V ભાંગ્યા k હતું ઓપ એમ્પ એક આદર્શ ઓપ એમ્પ બનવાનું વલણ ધરાવે છે એ રીતે બંને કિસ્સાઓમાં V ભાંગ્યા Vi બરાબર k હશે કારણ કે અહીં આ પદ અથવા ત્યાં આ પદ ફક્ત અદૃશ્ય થઈ જાય છે અને k ભાંગ્યા A બરાબર 0 હશે તેથી V ભાંગ્યા Vi બરાબર k હશે તેથી ફક્ત આ વિશ્લેષણને જોઈને એવું લાગે છે કે તમારી પાસે ઓપ એમ્પ તે જ રીતે કાર્ય કરશે અહીં ખૂબ નાનો તફાવત છે કે જો k ભાંગ્યા A નું મૂલ્ય 1 ભાંગ્યા 1000 હોય તો આ સંખ્યા તે સંખ્યા કરતા થોડી નાની હશે બસ આ જ તફાવત છે એ જ રીતે તફાવત વોલ્ટેજ Vd બંને કિસ્સાઓમાં ખૂબ નાનો છે કારણ કે તે k ભાંગ્યા A ને પ્રમાણસર છે અને છેલ્લે જયારે A ∞ તરફનું વલણ ધરાવે છે ત્યારે આ બંને k ના આદર્શ મૂલ્ય તરફનું વલણ ધરાવે છે પરંતુ આ ફક્ત તે રીતે કામ નથી કરતું તેથી મૂળ સર્કિટ હશે કે જે આ બીજગણિતમાંથી આવે છે આ પદાવલિમાં જો A ∞ તરફનું વલણ ધરાવે છે તો આ તફાવત વોલ્ટેજ Vd નું મૂલ્ય 0 હશે અને એવું લાગે છે કે ઓપ એમ્પ ખૂબ મોટા મૂલ્ય તરફ વળે છે તેથી નિર્ણાયક તફાવત એ છે કે જે રીતે આપણે મૂળ રીતે સર્કિટ માં આવે છે અને તે માત્ર ત્યારે જ થાય છે કે જ્યારે ઓપ એમ્પ એક ઋણાત્મક ફીડબેકમાં હોય અને તેના ઇનપુટ્સ વર્ચ્યુઅલ રીતે ટૂંકા હોય છે આપેલ સર્કિટ હોય છે ત્યાં કેટલીક અન્ય સર્કિટ્સ એક આદર્શ ઓપ એમ્પ હોય